તેથી એન્જિનિયરિંગ ગણિત 2 પરના વ્યાખ્યાનોમાં તમારું સ્વાગત છે અને કન્ઝર્વેટિવ વેક્ટર ફીલ્ડ્સ પરનું આ પાંચમુ વ્યાખ્યાન છે તેથી આજે આપણે ચર્ચા કરીશું કે આ કન્ઝર્વેટિવ વેક્ટર ફીલ્ડ્સ શું છે અને બીજુ આ એક વેક્ટર કેલ્ક્યુલસમાં ખૂબ જ મહત્વપૂર્ણ વિષય છે અમે પાથની ઇન્ડીપેંડન્સ ની ચર્ચા કરીશું તેથી ત્યાં એક વેક્ટર ફિલ્ડ છે જો તેને ડોમેનના પાથ પર ઇન્ટીગ્રેટ કરવામાં આવે છે તો પછી આ લાઇન ઇંટીગ્રેલ્સ પાથ થી ઇન્ડીપેંડન્ટ સ્વતંત્ર છે તેથી આપણે પાથના ઇન્ડીપેંડન્સ વિશે પણ ચર્ચા કરીશું અને આ વ્યાખ્યાનમાં આ કન્ઝર્વેટિવ ફીલ્ડ્સ અને પાથના ઇન્ડીપેંડન્સ વચ્ચેના કનેક્શનનું શોધવામાં આવશે તેથી કન્ઝર્વેટિવ વેક્ટર ફીલ્ડ્ શું છે હવે આપણે જોઈશું તેથી જો વેક્ટર ફંક્શનને સ્કેલેર ફીલ્ડના ગ્રેડિયન્ટ તરીકે લખી શકાય તો આપણે વેક્ટર ફીલ્ડને કન્ઝર્વેટિવ કહીએ છીએ તેનો અર્થ એ કે જો આપણે આપેલ વેક્ટર ફિલ્ડ V ને f લખી શકીએ તો તેને કન્ઝર્વેટિવ વેકટર ફીલ્ડ કહેવાય તેથી આપણે પહેલાનાં વ્યાખ્યાનમાંથી આ f નો અર્થ યાદ કરી શકીએ છીએ જે ∂f∂xi∂f∂yj∂f∂zk છે તેથી જો આ V એ ફંક્શન f ની ટર્મ માં લખી શકાય છે જેમ કે V∂f∂xi∂f∂yj∂f∂zk તેથી જો આપેલ વેક્ટર ફીલ્ડ V માટે આપણે આવા સ્કેલેર ફંક્શન f શોધી શકીએ તો પછી આપણે કહીએ છીએ કે V એ કન્ઝર્વેટિવ વેક્ટર ફીલ્ડ્ છે તેથી ફંક્શન આ f ને પોટેન્શિયલ ફંકશન અથવા વેક્ટર ફિલ્ડ V નું પોટેન્શિયલ કહેવામાં આવે છે અને ઉદાહરણ તરીકે જો આપણે અહીં બતાવવા માંગતા હો કે આપેલ વેક્ટર ફીલ્ડ F2xyx2z તો આપેલ વેક્ટર ફીલ્ડ કન્ઝર્વેટિવ છે તે સાબિત કરવા માટે હવે આપણે f શોધીશું કે જેથી આપણે આ F ને f ના ગ્રેડિયન્ટ તરીકે લખી શકીએ તેથી આ કન્ઝર્વેટિવ છે જો આપણે F ને f ના ગ્રેડિયન્ટ તરીકે લખી શકીએ તેથી આપણે f નું ગ્રેડિયન્ટ જોયુ છે x ના સંદર્ભમાં આંશિક વિકલન 2x y જેટલું હોવું જોઈએ જે અહીંનું પ્રથમ સમીકરણ છે અને ∂f∂y બીજો ઘટક અહીં x જેટલો હોવો જોઈએ અને ∂f∂z એ 2 z ની બરાબર હોવો જોઈએ તેથી હવે આ 3 સમીકરણોની મદદથી જો આપણે કોઈ f શોધી શકીએ કે આ ગ્રેડિયન્ટ f એ વેક્ટર F ની બરાબર છે તો આપણે કહીશું કે આ F એક કન્ઝર્વેટિવ વેક્ટર ફીલ્ડ્ છે તેથી આ ત્રણ સમીકરણો માં આપણે પ્રથમ સાથે પ્રારંભ કરીશું તેથી પ્રથમ સમીકરણ ∂f∂x2xy છે તેથી જો આપણે આને આંશિકરૂપે x ના સંદર્ભમાં ઇન્ટીગ્રેટ કરીએ તો પછી આપણી પાસે 2 x છે એટલે આપણે અહીં જે મેળવીશું તે 2x22 હશે તેથી આપણી પાસે x2 અને પછી y છે જે xy બનશે અને તે સાથે પ્લસ કોઈક ઇન્ટીગ્રેશન કોંસ્ટંટ જેનો આપણે ઉપયોગ કરીએ છીએ પરંતુ આ કિસ્સામાં કારણ કે આ f એ ત્રણ ઘટકો એટલે કે x y અને z પર આધારિત છે જે ત્રણ સ્વતંત્ર વેરિએબલ્સ છે તેથી અહીં ઇન્ટીગ્રેશન ના કોંસ્ટંટ રૂપે આપણે y અને z ના ફંક્શન તરીકે લખી શકીએ છીએ કારણ કે આપણી પાસે x ના સંદર્ભમાં ઇન્ટીગ્રેશન જુદા હતા તેથી f ના આ એક્સપ્રેશન માટે હવે આપણે બીજા સમીકરણનો ઉપયોગ કરી શકીએ છીએ તેનો અર્થ અહીંથી આપણને y ના સંદર્ભમાં f નું આંશિક વિકલન મળશે તેથી અહીં ∂f∂yx∂h∂y અને આ બીજા સમીકરણથી બરાબર x જેટલું હોવું જોઈએ તેથી આ સંબંધ હોવાથી આ x રદ થઈ જાય છે અને પછી અમારી પાસે ∂h∂y0 છે તેથી આ સંબંધ શું કહે છે કે h એ y થી સ્વતંત્ર છે h એ y પર આધારિત નથી જોકે અહીં આપણે ધારીએ છીએ કે h એ y અને z નું ફંક્શન હોય શકે છે પરંતુ આ સંબંધ ખાતરી કરે છે કે h એકલા z નું ફંક્શન છે y નું ફંક્શન નથી અર્થ એ કે h એ ફક્ત z નું ફંક્શન છે y નું નહીં તેથી f માટે આ એક્સપ્રેશન એ fx2xyh રીતે બદલાય છે તેથી હવેથી આપણે ત્રીજા સમીકરણનો ઉપયોગ કરીશું જેનો અર્થ અહીંથી આપણને 2z0dhdz મળશે હવે આ છેલ્લા સમીકરણનો ઉપયોગ કરીને આપણી પાસે 2 z છે જ્યારે આપણે અહીં z ના સંદર્ભમાં આંશિક વિકલન કરીએ છીએ તો અહીં પ્રથમ બે ટર્મ માં કોઈ z ની કોઈ ટર્મ નથી તો તે 0 હશે અને ત્રીજી ટર્મ થી આપણે dhdz મેળવીશું તેથી આપણી પાસે આ સંબંધ hz2c છે તેથી hz2c જેને આપણે ત્યાં મૂકી શકીએ છીએ અને આપણી પાસે fx2xyz2c છે તેથી આ પોટેન્શિયલ ફંક્શન છે જેનું ગ્રેડીયન્ટ એ આપેલ વેક્ટર ફિલ્ડ છે જેનો અર્થ છે કે આપેલ વેક્ટર ફિલ્ડ એક કન્ઝર્વેટિવ વેક્ટર ફીલ્ડ્ છે તેથી હવે આપણે પરીક્ષણ માટે જઈશું અને તે પરીક્ષણની મદદથી આપેલ વેક્ટર ફીલ્ડ્સ કન્ઝર્વેટિવ છે કે નહીં તે શોધી શકીએ છીએ તેથી તેના માટે અમને થોડી તૈયારીની જરૂર છે તેથી આ ફક્ત કનેકટેડજોડાયેલ ડોમેન છે તેથીઆપણાં માટે સિમ્પલી કનેકટેડ ડોમેનનો અર્થ શું છે જો ડોમેનમાં સિંગલ કનેક્ટેડ પીસ હોય તે ડોમેન D સિમ્પલી કનેકટેડ છે તેથી ત્યાં કર્વ નો ફક્ત એક જ પીસ ભાગ હશે બે જુદા જુદા પીસ નહીં અને આ D માં ડિફોર્મેશન દરમિયાન દરેક સિમ્પલ ક્લોસ્ડ કર્વ C સતત એક બિંદુ પર સંકોચાઇ શકે છે તેથી હું તમને સમજાવું કે ડિફોર્મેશન દરમિયાન નો અર્થ શું થાય છે ફક્ત અહીં સિમ્પલી કનેકટેડ ડોમેનની વ્યાખ્યા છે તેથી આ ડોમેન જુઓ તેથી જો આપણે આખા ડોમેનમાં કોઈ સિમ્પલ ક્લોસ્ડ કર્વ લઈએ તો પછી ડોમેન D માં આ ક્લોસ્ડ કર્વ સતત એક બિંદુ પર સંકોચાઇ શકે છે આપણે D ને છોડશું નહીં અને D છોડ્યા વિના આપણે આ કર્વ ને અહીં એક બિંદુ સુધી સંકોચાવી શકીશું અને કોઈપણ ક્લોસ્ડ કર્વ આપણે લઈ શકીએ છીએ આપણે આ કર્વ ને ડોમેન D છોડ્યા વિના બિંદુએ સંકોચાવી શકીએ છીએ જો આ પ્રોપર્ટી કોઈ ડોમેનમાં ધરાવે છે તો આપણે તેને એક સિમ્પલ કનેકટેડ ડોમેન કહીએ છીએ જ્યારે કે ઉદાહરણ તરીકે જો આપણે આ ડોમેન જે સિમ્પલી કનેકટેડ ડોમેન નથી તો તે કિસ્સામાં તમે આ સ્થાન પર કર્વ લેશો તો તે એક પોઈન્ટ સુધી સંકોચાઈ શકે છે તેમાં કોઈ પ્રોબ્લેમ નથી આપણે અહીં એક કર્વ લઈ શકીએ છીએ જેની સમાન પ્રોપર્ટી ચ્હે તો તે પણ એક બિંદુ સુધી સંકોચાઈ શકે છે પરંતુ જો આપણે દાખલા તરીકે અહી એક ક્લોસ્ડ કર્વ લઈએ જે આપણા ડોમેન D માં પણ છે પરંતુ ડોમેનને છોડ્યા વિના આપણે આને સંકોચી નહીં શકીએ તે અહીં સમસ્યા છે તેથી જ્યારે ડોમેન D માં હોય ત્યારે દરેક ક્લોસ્ડ કર્વ દરેક સિમ્પલ ક્લોસ્ડ કર્વ જે સતત એક બિંદુ સુધી સંકોચી ન શકાય તેની પાસે તે પ્રોપર્ટી હોતી નથી તેથી આ સિમ્પલી કનેકટેડ ડોમેન નથી પરંતુ આ એક સિમ્પલી કનેકટેડ ડોમેન કારણ કે તેમાં તે પ્રોપર્ટી છે તેથી આ પરિભાષાનો ઉપયોગ આગળની સ્લાઇડ્સમાં કરવામાં આવશે તેથી હવે આપણે કન્ઝર્વેટિવ ફીલ્ડ્ ની કસોટી પર આવીશું આપણે જોયું છે કે કન્ઝર્વેટિવ ફીલ્ડ્ એ પોટેન્શિયલ ફંકશન ના ટર્મ્સ માં લખી શકાય છે તેથી કન્ઝર્વેટિવ ફીલ્ડ્ એ સ્કેલરનું ગ્રેડિયન્ટ બરાબર હશે જે સ્કેલર ફંકશન ને પોટેન્શિયલ ફંકશન કહેવામાં આવે છે અહીં આપણે જોશું કે જો કોઈ આપેલ ફંક્શન ઉદાહરણ તરીકે આ FF1iF2jF3k તરીકે આપવામાં આવ્યું છે તો કેવી રીતે પરીક્ષણ કરવું કે પોટેન્શિયલ ફંકશન શોધ્યા વિના આપેલ ફિલ્ડ કન્ઝર્વેટિવ છે કે નહીં જેમ કે આપણે પહેલાનાં ઉદાહરણમાં કર્યું છે કે આપણે અમને પોટેન્શિયલ ફંકશન મળ્યું છે જો આપણે પોટેન્શિયલ ફંકશન ને શોધવા માટે સક્ષમ છીએ તો આપણે આ તારણ આપીશું કે આ કન્ઝર્વેટિવ વેક્ટર ફીલ્ડ્ છે પરંતુ પોટેન્શિયલ ફંકશન ને શોધ્યા વિના આપેલ વેક્ટર ફિલ્ડ એક કન્ઝર્વેટિવ વેક્ટર ફીલ્ડ્ છે તે કેવી રીતે તારણ કાઢવું તેથી અહીં F એ કન્ઝર્વેટિવ છે જો અને માત્ર જો D ના તમામ બિંદુઓ પર F0 F એ કન્ઝર્વેટિવ હોય તો પછી D ના તમામ બિંદુઓ પર F0 છે અને આ એકમાત્ર રસ્તો છે તો આ F નું કર્લ છે તેથી આ F નું કર્લ શૂન્ય છે તો પછી F કન્ઝર્વેટિવ છે અને જો F કન્ઝર્વેટિવ છે તો કર્લ F ડોમેન D ના તમામ બિંદુઓ પર 0 હોવું જોઈએ તેથી જો F કન્ઝર્વેટિવ છે તો અને ફક્ત તોજ કર્લ F 0 આ સમાન શરત છે કારણ કે આ કર્લ F આપણે જોઈ શકીએ છીએ કે આ કર્લ F બરાબર 0 એ બીજું કઈ નઇ પરંતુ આ આંશિક વિકલન F3∂yF2∂z F1∂zF3∂x છે અને બીજી શરત છે F2∂xF1∂y તેથી આ કર્લ F જે આપણે જાણીએ છીએ કે ડીટર્મિનન્ટ ની મદદ થી શોધી શકીએ છીએ ને કારણે આ શરતો સમાન છે તેથી આપણી પાસે δxiδyjδzk છે અને FF1iF2jF3k છે તો આ અહીં શરત છે કે આ ની બરાબર 0 હોવું જોઈએ તેથી જો આપણે આને વિસ્તૃત કરીએ તો આપણી પાસે i ઘટક F3∂y F2∂z છે આ i સાથેનો પ્રથમ ઘટક છે ̂તેવી જ રીતે આપણી પાસે j અને પછી k હશે તેથી જો આ બધું શૂન્ય છે તો પછી શું થશે કે આ શક્ય છે જ્યારે અહીંની દરેક ટર્મ 0 હોય તેથી તેનો અર્થ એ છે કે F3∂yF2∂z તેથી તે ચોક્કસપણે પ્રથમ શરત છે એ જ રીતે બીજી ટર્મ પરથી આપણે બીજી શરત મેળવીશું અને ત્રીજા ઘટકમાંથી આપણને આ ત્રીજી શરત મળશે તેથી આપણે કહીએ કે કર્લ F બરાબર 0 છે અથવા આપણે આ ત્રણ સમીકરણો તપાસીએ આ બંને સમકક્ષ છે આ ત્રણ આંશિક વિકલન બરાબર 0 હોવા જોઈએ આપણે ફક્ત એક ટૂંકી સાબિતી જોઇશું પરંતુ ફક્ત આ રીતે કે આપણે ધારીશું કે આપેલ વેક્ટર ફીલ્ડ્ કન્ઝર્વેટિવ છે અને પછી આપણે તે સાબિત કરીશું કે તેનું કર્લ શૂન્ય છે તેથી જો આપેલ વેક્ટર ફીલ્ડ ધારો કે અમારી પાસે FF1iF2jF3k કન્ઝર્વેટિવ છે તો આપણે તેને f ના ગ્રેડીયન્ટ તરીકે લખી શકીએ તેથી f નું ગ્રેડીયન્ટ શું છે આપણી પાસે અહીં આ આંશિક વિકલન એ fx fy અને fz એમ ત્રણ ઘટકો બનાવે છે તેથી જો આ કિસ્સો છે તો આપણે હવે સરખામણી કરી શકીએ છીએ કારણ કે આ બરાબર છે જેનો અર્થ થાય છે δfδxF1 δfδyF2 અને δfδzF3 તેથી ત્રીજા સમીકરણ પર થી આપણી પાસે F3δy છે તેથી આપણી પાસે ત્રીજો ઘટક સમાન છે મતલબ F3δfδz અને અન્ય બધા પણ સમાન છે તો ચાલો આપણે આની શરૂઆત કરીએ તેથી જો આપણે આને y ના સંદર્ભમાં વિકલન કરીયે તો F3∂y2f∂y∂z તે પહેલાથી જ ત્યાં હતો તેથી આમાંથી આપણે અહીં ફક્ત ક્રમ બદલી શકીએ છીએ અને આ શક્ય છે જો તેણે ધાર્યું હોય કે આ બધા આંશિક વિકલન સતત છે અને આ હોવાથી આપણે ફરીથી લખી શકીએ છીએ 2f∂y∂z2f∂z∂y બીજા ઘટકની બીજી ઘટક સમાનતા કહે છે કે δfδyF2 તેથી આ તે જ છે F2∂z જે આપણે અહીં લખ્યું છે તો આપણે શું મેળવીએ છીએ કે F3∂yF2∂z તેથી આ તેમાની એક શરત છે જે આ એક ત્રીજા ઘટક પરથી અને બીજા સમાનતાનો ઉપયોગ કરીને મળે છે તે જ રીતે તમે અન્ય તમામ ઘટકોને ચકાસી શકો છો કે આ બધા આંશિક વિકલન સમાન છે જો આપણી પાસે કન્ઝર્વેટિવ વેક્ટર ફિલ્ડ છે ઠીક છે તેથી અહીં આપણે બતાવીશું કે આપેલ આ વેક્ટર ફિલ્ડ Fexcos yyz ijxyzk કન્ઝર્વેટિવ છે તેથી તે બતાવવા માટે કે આ કન્ઝર્વેટિવ છે આપણે તે વિચારને લાગુ કરીશું જેની ચર્ચા આપણે હમણાં જ કરી હતી તેથી આપણી પાસે F1 પ્રથમ ઘટક છે જે excos yyz છે બીજો ઘટક આપણી પાસે xz exsin y છે અને ત્રીજો ઘટક અહીં xyz છે તેથી અહીં F1 F2 F3 છે અને આપણે શરતો જાણીએ છીએ અને જો આ શરતો સંતોષાય છે તો આપણી પાસે કન્ઝર્વેટિવ વેક્ટર ફીલ્ડ્ છે તેથી એક રીત હોઈ શકે છે કે જેમ કે આપણે કરેલા પહેલાના ઉદાહરણની જેમ સીધા જ પોટેન્શિયલ ફંકશન શોધવાનો પ્રયાસ કરી શકીએ છીએ પરંતુ અહીં આપણે ફક્ત તે બતાવવા માંગીએ છીએ કે આ ફંકશન કન્ઝર્વેટિવ છે તેથી આપણે ફક્ત કન્ઝર્વેટિવ પોટેન્શિયલ ફંકશન શોધી કાઢવાની જરૂર નથી અહીં આ શરતોની સહાયથી આપણે સાબિત કરી શકીએ કે આ એક કન્ઝર્વેટિવ વેક્ટર ફીલ્ડ્ છે તેથી ચાલો આપણે પ્રથમ શરત F3∂y માટે પ્રયત્ન કરીએ તેથી અહીં આપણી પાસે F3 છે અને જેનું y ના સંદર્ભમાં વિકલન કરીએ છીએ તો આપણે આ સ્થિતિમાં F3∂yx મેળવીશું અને હવે તે F2∂z બરાબર હોવું જોઈએ તેથી આપણે અહીં ડેલ F2 ઓવર ડેલ z મળશે તો પછી શું થશે અહીં આપણી પાસે ફક્ત x છે અને ત્યાં કોઈ z નથી તેથી આપણે x મેળવીશું તેથી F3∂yxF2∂z તેથી આ પ્રથમ શરત સંતોષાય છે વિકલન ની પ્રથમ સમાનતા સંતુષ્ટ છે બીજું જો આપણે અહીંથી F2∂x મેળવીએ છીએ તેથી આપણી પાસે xz છે જેનો અર્થ અહીં z રહેશે અને પછી exsin y તેથી x ના સંદર્ભમાં જો આપણે વિકલન કરીએ તો આપણને ex ની વિકલન ex મળે છે અને પછી આપણી પાસે આ sin y છે જેને અચળ માનવામાં આવશે અને પછી આ આંશિક વિકલન F1∂y બરાબર હોવું જોઈએ તેથી અહીં આપણી પાસે F1 છે તેથી અમે F1 નું y ના સંદર્ભે આંશિક વિકલન શોધીએ છીએ તેથી પ્રથમ ટર્મ અહીં y ના સંદર્ભમાં આપણને z exsin y મળશે તેથી આપણી પાસે બરાબર એ જ સંબંધ છે જે F2∂xz exsin y છે જે F1∂y ના આંશિક વિકલન સમાન છે ત્રીજી શરત અમારી પાસે F1∂zF3∂x છે તેથી જો આપણે F1∂z ના આંશિક વિકલન ની ગણતરી કરીએ તો આપણે ફક્ત y મેળવીશું કારણ કે પ્રથમ ટર્મમાં z નથી તેથી ફક્ત બીજી ટર્મમાં z છે જે આપણને y આપશે અને આ F3∂x બરાબર પણ આ y મળશે કારણ કે અહીં ફક્ત z છે જે 0 બનશે કારણ કે આપણે x સંદર્ભ માં આંશિક વિકલન કરીએ છીએ તેથી આ F કન્ઝર્વેટિવ છે કારણ કે આ બધી શરતો સંતોષાય છે અને આપણી પાસે તે કિસ્સામાં એકવાર આપણે બતાવીએ કે આ શરતો સંતોષાય છે તો પહેલાનાં ઉદાહરણમાં જોઈ તે પ્રક્રિયા સાથે એવું પોટેન્શિયલ ફંકશન મેળવી શકાય છે હવે આ પાથના ઈંડિપેંડ્ન્સ નો કોન્સેપ્ટ તેથી ચાલો F એક વેક્ટર ફિલ્ડ છે જે સિમ્પલ કનેકટેડ ડોમેન પર વ્યાખ્યાઇત છે અને આપણે ધારીએ કે D માં કોઈપણ બે પોઇન્ટ A અને B છે તેથી આપણી પાસે કેટલાક ડોમેન છે અહીં બે પોઇન્ટ A અને B લઈએ છીએ અને આ લાઇન ઇન્ટીગ્રલ એટ્લે કર્વ ઇન્ટીગ્રલ આ પોઇન્ટ A થી આ B તરફ લઈએ છીએ તેથી અહીં કેટલાક પાથ છે જ્યાં આપણે આ લાઇન ઇન્ટીગ્રલ નું મૂલ્યાંકન કરીએ છીએ તેથી આ શું કહે છે અથવા આપણે ખરેખર તે પણ સાબિત કરીશું કે આપેલ વેક્ટર ફીલ્ડ ખરેખર બધા જ ફિલ્ડ માટે ડોમેન D માં A થી B પર આ ઇન્ટિગ્રલ સમાન છે અને પછી આ ઇન્ટિગ્રલને D માં આપેલ આ ઇન્ટિગ્રલની પાથ ઈંડિપેંડન્શ કહેવામાં આવે છે તેથી જો આપણે કોઈ પણ ભાગને કોઈપણ પાથ સાથે લઈએ છીએ જો આ ઇન્ટિગ્રલ સમાન છે તો પછી આપણે કહીએ છીએ કે આ ઇન્ટિગ્રલ એ D માં પાથ ઈંડિપેંડન્ટ છે તેથી આગામી સ્લાઇડ્સમાં ડોમેન D માં આ પાથ ઈંડિપેંડન્ટ નો ખ્યાલ કન્ઝર્વેટિવ વેક્ટર ફીલ્ડ્ સાથે સંબંધિત કરવા માટે ઉપયોગમાં લેવામાં આવશે તેથી આપણી પાસે કન્ઝર્વેટિવ વેક્ટર ફીલ્ડ્ સાથે આ પાથ ઈંડિપેંડન્ટ નો સંબંધ છે તેથી માની લો કે આપણી પાસે FF1iF2jF3k છે જે એક વેક્ટર ફિલ્ડ છે જેનાં ઘટકો અવકાશમાં એક સિંપલી કનેકટેડ ડોમેન D માં સતત છે પછી ત્યાં એક વિકલીત ફંક્શન અસ્તિત્વમાં છે કે જેથી F એ D માં કન્ઝર્વેટિવ છે તેનો અર્થ એ છે કે જો આ ઇન્ટીગ્રલ D માં પાથથી ઈંડિપેંડન્ટ હોય તો જ F ને f ના ગ્રેડિયન્ટ તરીકે લખી શકાય છે તેથી જો આપણે સાબિત કરીએ કે ઇન્ટીગ્રલ D માં પાથથી ઈંડિપેંડન્ટ છે તેનો અર્થ એ છે કે F કન્ઝર્વેટિવ છે અથવા બીજી બાજુ જો F કન્ઝર્વેટિવ છે તો કોઈ સાબિત કરી શકે છે કે આ લાઇન ઇન્ટીગ્રલ પાથ ઈંડિપેંડન્ટ છે તેથી આપણે ફક્ત આ સરળ સાબિતી જોશું કે આપણે માની લઈશું કે F એક કન્ઝર્વેટિવ વેક્ટર ફીલ્ડ્ છે અને પછી આપણે સાબિત કરીશું કે તે પાથ ઈંડિપેંડન્ટ છે એટ્લે કે અહીં આપેલ ઇન્ટીગ્રલ પાથ ઈંડિપેંડન્ટ છે તો ચાલો C એ rtxtiytjztk દ્વારા આપવામાં આવેલ કર્વ છે અને આ કિસ્સામાં આપણે સાંકળના નિયમ પ્રમાણે પહેલેથી જ જાણીએ છીએ કે કારણ કે f એ x y z નું ફંકશન છે અને x એ ફરીથી t નું ફંક્શન છે અને y એ t નું ફંક્શન છે અને z એ t નું ફંક્શન છે તેથી સાંકળના નિયમ પ્રમાણે આપણે આ વિકલન dfdt∂f∂xdxdt∂f∂ydydt∂f∂zdzdt મેળવી શકીએ છીએ તો આ સાંકળના નિયમ સાથે ચાલો આગળની સ્લાઇડ સાથે અહીં ચાલુ રાખીએ તેથી અમારી પાસે આ dfdt મેળવવા માટે આ સાંકળનો નિયમ છે જે ∇f⋅drdt તરીકે લખી શકાય છે આપણે યાદ કરીએ કે f નું ગ્રેડિયન્ટ જે fxifyjfzk તરીકે અને આ drdt એ dxdtidydtjdzdtk તરીકે આપવામાં આવે છે તેથી આ બે વેક્ટરનું ડોટ પ્રોડક્ટ ∂f∂xdxdt∂f∂ydydt∂f∂zdzdt હશે તેથી આ સાંકળનો નિયમ અહીં ∇f⋅drdt તરીકે લખી શકાય છે કારણ કે આપણે માની લીધું છે કે આ F એ ગ્રેડ f છે એટલે કે F એક કન્ઝર્વેટિવ વેક્ટર ફીલ્ડ્ છે તેથી તેનો અર્થ એ કે આપણી પાસે Fdrdt છે તેથી હવે જો આપણે આ ઇન્ટીગ્રલ F dr તરીકે લઈએ આપણે જોયું છે કે આ dfdt બરાબર છે તેથી જેને આપણે એક મિનિટમાં બદલી શકીએ તેથી આપણી પાસે અહીં F dr છે અને પછી dt છે પરંતુ આ Fdrdt ને dfdt તરીકે લખી શકાય છે તેથી અહીં આપણે તેને dfdt દ્વારા બદલી શકીએ છીએ અને પછી આપણે તેનું ઇન્ટીગ્રેશન કરીશું અહીં કોઈ ડોટ પ્રોડક્ટ નથી જે આપણે હવે dt ઉપર ઇન્ટીગ્રેટ કરી શકીએ છીએ અને પછી અમે તરત જ આ સંબંધથી નિરીક્ષણ કર્યું છે કે આ fb f સિવાય બીજું કંઈ નથી એનો અર્થ એ કે f નું મૂલ્યાંકન કર્વ ના બે છેડા એટ્લે કે t બરાબર b આગળ અને t બરાબર a આગળ છે તેથી અહીં આ ડોમેનમાં આપણી પાસે કોઈક કર્વ છે જે t બરાબર a થી t બરાબર b બદલાય છે અને આ સમીકરણ r દ્વારા આપવામાં આવ્યું હતું જે આપણે પહેલાં લખ્યું છે તેથી આ આપેલ કર્વ C ઉપર આ રેખાના ઇન્ટીગ્રેશન નું મૂલ્ય fb f છે એનો અર્થ એ છે કે f નું મૂલ્યાંકન t બરાબર b આગળ માઇનસ t બરાબર a આગળ કરવામાં આવે છે તેથી અહીં કોઈ પાથ ડીપેન્ડન્સી નથી જો આપણે કોઈ અન્ય પાથ લઈશું તો આપણે સમાન મૂલ્ય fb f મેળવીશું તેથી આ મૂલ્ય પાથ પર આધારીત નથી પરંતુ સામાન્ય રીતે આપણે પછીથી જોશું કે આ લાઇન ઇન્ટીગ્રલ પાથ પર આધારિત છે પરંતુ જો F એક કન્ઝર્વેટિવ વેક્ટર ફીલ્ડ્ છે તો પછી આ લાઇન ઇન્ટીગ્રલ પાથ પર આધાર રાખશે નહીં આ તે છે જે આપણે અહીં જોયું છે જો તમારું F કન્ઝર્વેટિવ છે કારણ કે આ લાઇન ઇન્ટિગ્રલનું મૂલ્ય ફક્ત fb f છે અને આ f એ આ F ને અનુરૂપ સ્કેલર ફંક્શન છે તો F આ સ્કેલેર ફંક્શનના ગ્રેડિયન્ટ સમાન છે f તેનો અર્થ એ કે આપણે આમાંથી જે શોધી કાઢીએ છીએ કે ડોમેન માં બિંદુ a થી b પર આ ઇન્ટીગ્રલ fb f ની બરાબર છે પાથ કોઈ ભૂમિકા ભજવતો નથી તેથી અહીં ફક્ત એક અન્ય અવલોકન છે કે જો આપણી પાસે ક્લોસ્ડ પાથ છે અને આપણી પાસે સિમ્પલી કનેકટેડ ડોમેન છે અને ત્યાં આપણે ક્લોસ્ડ કર્વ C લીધો છે તો b અને a સમાન છે પ્રારંભિક અને અંતિમ બિંદુઓ સમાન છે તેથી તે કિસ્સામાં આ મૂલ્ય 0 થઈ જશે તેથી ક્લોસ્ડ પાથ માટેક્લોસ્ડ કર્વ C પર લાઇન ઇન્ટીગ્રલ F⋅dr એ 0 થશે જે આ પાથની ઇન્ડીપેંડન્શ નું બીજું પરિણામ છે જે આપણે અહીં સાબિત કર્યું છે કે જો વેક્ટર ફીલ્ડ્ કન્ઝર્વેટિવ છે તો લાઇન ઇન્ટીગ્રલ પાથ પર નિર્ભર નથી તે કર્વ ના ફક્ત અંતિમ બિંદુઓ પર આધારિત છે તેથી આ સંદર્ભો છે જેનો આપણે આ વ્યાખ્યાન તૈયાર કરવા અને નિષ્કર્ષ માટે ઉપયોગ કર્યો છે તેથી આપણે શું શીખ્યા છે કે વેક્ટર ફીલ્ડ V કન્ઝર્વેટિવ હોઈ શકે છે જો તે f ના ગ્રેડિયન્ટ તરીકે લખી શકાય તો આ f એક સ્કેલેર ફંક્શન છે અને તેને અનુરૂપ શરતો છે જેની આપણે પહેલાથી ચર્ચા કરી છે કે વેક્ટર ફીલ્ડ F કન્ઝર્વેટિવ છે આ તે છે કે આ લાઇન ઇન્ટીગ્રલ D માં પાથ થી ઇન્ડીપેંડન્ટ છે જ્યાં C એ સિમ્પલી કનેકટેડ ડોમેન D માં પીસ વાઇસ સ્મૂથ કર્વ છે તેથી આપણી પાસે સિમ્પલી કનેકટેડ ડોમેન છે અને તમે કોઈપણ ભાગ બે પોઇન્ટ A અને B વચ્ચેનો લો છો તો તે ઇન્ટીગ્રલ નું મૂલ્ય સમાન હશે ત્રીજું પરિણામ આપણે જોયું છે કે જો આપણે ક્લોસ્ડ કર્વ વિશે વાત કરી રહ્યા છીએ તો D માં દરેક ક્લોસ્ડ કર્વ માટે મૂલ્ય 0 હશે તે ફક્ત એક પરિણામ છે જે આપણે જોયું છે કારણ કે આ ઇન્ટીગ્રલ ફક્ત અંતિમ બિંદુઓ પર આધારીત છે અને જો તેઓ સમાન છે તો પછી આ ઇન્ટીગ્રલ 0 થઈ જશે તેથી આ વ્યાખ્યાન પૂર્ણ થાય છે અને તમારુ ધ્યાન આપવા બદલ આભાર